R માં MCDM તકનીકો અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે આ અભ્યાસક્રમના પ્રારંભિક ભાગ પર ચર્ચા પૂર્ણ કરી આ વ્યાખ્યાનમાં આપણે વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયા Analytic Hierarchy Process પરની ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ જે પ્રથમ MCDM તકનીક છે તો ચાલો આપણે શરૂઆત કરીએ AHP અથવા વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયા Analytic Hierarchy Process સાટી દ્વારા 1977 અને 1980 ની વચ્ચે વિકસાવવામાં આવી હતી જેમ આપણે જાણીએ છીએ કે કેટલીક વાર નિર્ણય લેનારાઓ માટે યુટિલિટી ફંક્શનનું નિર્માણ કરવું મુશ્કેલ બને છે અને તે સમય દરમિયાન AHP યોગ્ય MCDM પદ્ધતિ હોઈ શકે છે જેનો ઉપયોગ નિર્ણય સમસ્યાઓ ના હલ શોધવા માટે થઈ શકે છે ઉપરની સ્લાઇડમાં આ પ્રથમ મુદ્દો છે જો આપણે પગલાઓની દ્રષ્ટિએ AHP પર નજર કરીએ તો પછી MCDM અને MADM પદ્ધતિમાં અનુસરવાના સામાન્ય પગલાઓ પહેલાથી જ અભ્યાસક્રમના પ્રારંભિક વ્યાખ્યાનમાં એની ચર્ચ કરી લેવામાં આવી છે ખાસ કરીને AHP ના કિસ્સામાં આપણી પાસે ચાર પગલા છે જે વૈકલ્પિક રેન્કિંગ મેળવવા માટે જરૂરી છે ખાસ કરીને AHP નો ઉપયોગ રેન્કિંગના નિર્ણયની સમસ્યાઓ હલ કરવા માટે થાય છે તો ચાલો આ ચાર પગલાઓની ચર્ચા કરીએ પહેલું પગલું એ સમસ્યાની રચના છે આ પગલામાં અમે અમારી સમસ્યાને એ અર્થમાં બંધાવીએ છીએ કે ધ્યેય માપદંડ વિકલ્પો ઘડતર અને સમસ્યાનું નિર્માણ તેમજ નિર્ણય લેનારાઓ કે જે જવાબ આપવા જઈ રહ્યા છે તે ધ્યાનમાં લેવામાં આવશે આ વસ્તુઓ છે જે આ પગલા હેઠળ આવે છે બીજું પગલું એ અગ્રતા ગણતરી છે એકવાર સમસ્યાનું માળખું પૂર્ણ થઈ જાય પછી આપણે જાણીએ છીએ કે નિર્ણય લેનારા કોણ છે અને આપણે નિર્ણયની સમસ્યા ધ્યેય માપદંડ અને વિકલ્પો પણ સમજીએ છીએ તે પછી આપણે વિકલ્પોના આપણા માપદંડના સંદર્ભમાં અથવા ધ્યેય ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેનારાઓના પ્રતિસાદ લઈ શકીએ છીએ આ જવાબો જોડી મુજબની તુલનાનો ઉપયોગ કરીને લેવામાં આવે છે તેથી અગ્રતા ગણતરીનું આ પગલું જોડી મુજબની તુલના પર આધારિત છે અને સંખ્યાત્મક ધોરણનો ઉપયોગ કરવાને બદલે આપણે સામાન્ય રીતે મૌખિક ધોરણનો ઉપયોગ કરીએ છીએ આંકડાકીય ચુકાદાને બદલે સંબંધિત મૌખિક મૂલ્યાંકનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આપણે પ્રારંભિક વ્યાખ્યાનમાં જેમ તેના વિશે વાત કરી છે માપદંડ અથવા વિકલ્પોની તુલના કરતી વખતે નિર્ણય લેનારાઓને આંકડાકીય ધોરણનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ શકે છે તેથી એક મૌખિક ધોરણનો ઉપયોગ કરવામાં આવે છે અને તે પછી તેને આંકડાકીય ધોરણોથી જોડવામાં આવે છે તેથી આપણે એકવાર સમસ્યાના માળખાને અંતિમ સ્વરૂપ આપીએ છીએ અને પછી પ્રાધાન્યતા માટે ગણતરી કરીએ છીએ અને એના પછી AHP દ્વારા રેન્કિંગ મળશે તેથી આ સાથે પદ્ધતિ અને અમલીકરણ સમાપ્ત થઈ જશે પરંતુ આ પછીબે વધારાના પગલાં આવે છે જે આપણે પૂર્ણ કરવા પડે છે ત્રીજો પગલું સુસંગતતા ની તપાસ છે આ વૈકલ્પિક પગલું છે આ કરવાની ભલામણ કરવામાં આવે છે એવું બની શકે છે કે નિર્ણય લેનારાઓએ જે જોડી મુજબની તુલના કરી છે ત્યાં કેટલાક વિરોધાભાસ હોઈ શકે છે જે જોડી મુજબની તુલનામાં આવી શકે છે અને તે આપણે પરિણામોમાં વિસંગતતા તરફ લઇ જયી શકે છે એટલે કે અંતિમ રેન્કિંગ જે આપણે ઉત્પન્ન કરીએ છીએ અહીં જે સવાલ ઉભો થાય છે તે છે કે આપણે આ સમસ્યાની કાળજી કેવી રીતે રાખવું જોઈયે આપણી જોડી મુજબની તુલના ઠીક છે કે નહીં તે શોધવા માટે આપણે સુસંગતતા ની તપાસ કેવી રીતે કરીશું તેથી તે આ પગલાનો એક ભાગ છે જેને આપણે સુસંગતતા ની તપાસ તરીકે સંદર્ભિત કરીએ છીએ ચોથું પગલું એ સંવેદનશીલતા વિશ્લેષણ છે આ વૈકલ્પિક છે પરંતુ આગ્રહણીય છે એકવાર આપણે આપણા પરિણામો મળે તો આપણે આત્મવિશ્વાસથી કેવી રીતે કહી શકીએ કે આ રેન્કિંગ અંતિમ છે આપણે કેવી રીતે કહી શકીએ કે તે એક મજબૂત રેન્કિંગ છે જે આપણને AHP લાગુ કર્યા પછી મળે છે અને ઇનપુટ મૂલ્યો અથવા અન્ય ચલોમાં કોઈ નાના ફેરફારો પરિણામોને બદલી રહ્યા નથી પ્રશ્ન એ છે કે આપણે પરિણામોની મજબુતાઈના આ પાસાને કેવી રીતે શોધી શકીએ આ બધું ચોથા પગલા હેઠળ આવે છે જે સંવેદનશીલતા વિશ્લેષણ છે તેમ છતાં આ ચોથું પગલું વૈકલ્પિક છે પણ આગ્રહણીય છે આ આપણાં પરિણામો કેટલા સારા આવે છે તે વિશે આપણે એક અંદાજો આપે છે ચાલો આપણે આગળ વધીએ આપણે દરેક પગલા પર એક પછી એક ચર્ચા શરૂ કરીશું ચાલો આપણે પ્રથમ પગલા સાથે પ્રારંભ કરીએ જે સમસ્યાની રચના છે સમસ્યાના બંધારણના પગલામાં વિભાજન અને જીત એ મુખ્ય વિચાર હોય છે જેમ તમે આ પદ્ધતિના નામ પર જોઈ શકો છો AHP એ વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયા Analytic Hierarchy Process છે અમે ખરેખર એક અધિક્રમિક માળખું નો ઉપયોગ કરે છે

કોઈપણ લાક્ષણિક અધિક્રમિક માળખામાં તમે એક તત્વ જોશો અને એ તે પછીના અધિક્રમિકમાં વહેંચાયેલું હોય છે જેમાં બે તત્વો હોય છે તેથી તે વૃક્ષ આકૃતિ જેવું છે જે મૂળ નોડથી શરૂ થાય છે અને આપણે વિભાજન ની પ્રક્રિયા ચાલુ રાખીએ છીએ અને વધુ સંખ્યાના તત્વો તરફ આગળ વધીએ છીએ તેથી વિભાજન અને વિજય અહીં મુખ્ય વિચાર છે અધિક્રમિક પ્રક્રિયા દ્વારા આપણે સમસ્યાના માળખાનો નિર્માણ કરવાનો પ્રયાસ કરીએ છીએ તેથી આપણે સમસ્યાને સામાન્ય રીતે કેવી રીતે વિભાજીત કરી શકીએ છીએ આપણે ચર્ચા કર્યા મુજબ અધિક્રમિકો અનુસાર તેનું માળખું કરીએ છીએ તેથી ત્યાં ઓછામાં ઓછા ત્રણ સ્તરો હોઈ શકે છે પરંતુ નિર્ણયની સમસ્યા અને જે માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે તેના આધારે ત્રણ સ્તરથી વધુ પણ હોઈ શકે છે કેટલીકવાર દરેક માપદંડના સંદર્ભમાં ત્યાં ઘણા પેટા માપદંડ પણ હોઈ શકે છે તેથી તેના કારણે અનેક સ્તરોમાં વધારો થઈ શકે છે જો કે ઓછામાં ઓછા ત્રણ સ્તરો આવશ્યક હોય છે અને ટોચનાં સ્તરમાં ત્યાં ફક્ત એક તત્વ હશે જે નિર્ણયની સમસ્યાનું લક્ષ્ય છે તેથી જ્યારે આપણે કોઈ વૃક્ષ અને અધિક્રમિક બંધારણ વિશે વિચારીએ છીએ ત્યારે ત્યાં ફક્ત એક ટોચનું તત્વ હશે અને તે નિર્ણયની સમસ્યાનું લક્ષ્ય રજૂ કરશે પછી આપણે અધિક્રમિકમાં બીજા સ્તરે નીચે આવીએ જે માપદંડ રજૂ કરે છે તેથી આપણી પાસે માપદંડ 1 માપદંડ 2 માપદંડ 3 અને માપદંડ 4 અને તેથી વધુ હોઈ શકે છે આપણી પાસેના માપદંડના આધારે આપણી પાસે આ સંખ્યાબંધ શાખાઓ અધિક્રમિક બંધારણના ઉપરના તત્વમાંથી બહાર આવી છે તેથી બીજો સ્તર માળખાકીય માપદંડ દર્શાવવા વિશે છે જો બીજા સ્તરમાં દરેક માપદંડની અંદર પેટા માપદંડો હોય તો તે મુજબ સ્તરની સંખ્યામાં વધારો થશે જ્યારે ત્યાં ફક્ત ત્રણ સ્તરો ન્યુનતમ હોય તો પછી નીચલું સ્તર વિકલ્પોને રજૂ કરે છે તેથી ત્રીજા સ્તરમાં આપણી પાસે વિકલ્પો હશે અને જોડી મુજબની તુલના એ તાત્કાલિક ઉચ્ચ સ્તરના સંદર્ભમાં હશે જે માપદંડ છે મેં કહ્યું તેમ પેટા માપદંડનું પ્રતિનિધિત્વ કરતા વધારાના સ્તર પણ ઉમેરી શકાય છે તેથી આ સમસ્યાનું મુખ્ય વર્ણન છે આપણે લક્ષ્ય ને નિર્ધારિત કરવો પડશે અને પછી તેને ઘડવો પડશે તે પછી એક ચોક્કસ નિર્ણયની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સંબંધિત માપદંડ શોધવા પડશે અને તે પછી તે માપદંડ અને લક્ષ્યના આધારે વિકલ્પોનું મૂલ્યાંકન કરવું પડશે તેથી આ તત્વોનો ઉપયોગ કરીને આપણે આપણી નિર્ણયની સમસ્યાનું માળખું બનાવી શકીએ છીએ ચાલો આ ઉદાહરણની સહાયથી આગળ ચર્ચા કરીએ જે દુકાનના સ્થાનની સમસ્યા વિશે છે જો આપણે નવી રમતગમતની વસ્તુઓની દુકાન ખોલવાનું વિચારી રહ્યા હોય તો આપણે સ્થાનોને ઓળખવા માંગીએ છીએ આપણી પાસે સંખ્યાબંધ સ્થાનો છે જે ખરેખર તે વિકલ્પોની સંખ્યા છે જ્યાં આપણે ખરેખર આપણી રમતગમતની વસ્તુઓની દુકાન ખોલી શકીએ છીએ આપેલ ઉદાહરણમાં આ સ્થાનો એક ખરીદી કેન્દ્ર એક શહેરનું કેન્દ્ર અને એક નવું ઔદ્યોગિક ક્ષેત્ર છે આપણી પાસે આ ત્રણ સ્થાનો છે અને આપણે નવી રમતગમતની વસ્તુઓની દુકાન ખોલવાનું વિચારી રહ્યા છીએ તેથી આપણે આપણા નવી રમતગમતની વસ્તુઓની દુકાન શ્રેષ્ઠ સ્થાન પર કેવી રીતે પહોંચી શકીએ આપણે આ નિર્ણય સમસ્યા માટે ઉપયોગી થઈ શકે તેવા માપદંડ પર ધ્યાન આપીએ આ માપદંડ દૃશ્યતા સ્પર્ધા આવર્તન અને ભાડાની કિંમત હોઈ શકે છે આપણે આ વિકલ્પોની લાક્ષણિકતા શોધી રહ્યા છીએ જેની નીચે ચર્ચા કરવામાં આવી છે સામાન્ય રીતે શોપિંગ સેન્ટર એક એવી જગ્યા છે જ્યાં વધુ લોકો વધુ દુકાનો અને સામાન્ય પ્રકારના ગ્રાહકો અને લોકો આ શોપિંગ સેન્ટર સ્થળોએ આવતા હશે જો આપણે શહેરના કેન્દ્ર વિશે વાત કરીએ તો આ તે એવી જગ્યા છે જ્યાં યુવાનો અને અન્ય ગ્રાહકો આવી શકે છે અને ત્યાં કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી શકાય છે તેથી જો રમતગમતની વસ્તુઓની દુકાન વિશે વિચારીએ તો લક્ષ્યાંકિત ગ્રાહકો યુવાનો હશે તેથી શહેરનું કેન્દ્ર તે અર્થમાં વધુ યોગ્ય હોઈ શકે છે જો કે શોપિંગ સેન્ટર પણ એક સારી પસંદગી છે કારણ કે તે તમામ પ્રકારના ગ્રાહકોને આકર્ષિત કરે છે જો આપણે નવા ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો તે સામાન્ય રીતે ઉપનગરીય વિસ્તારમાં શહેરની બહાર હોય છે જે એક નવો વિસ્તાર બનશે આ ક્ષેત્રની મુલાકાત લેતા ગ્રાહકો ઓછા હોય છે અને મુખ્યત્વે આ ક્ષેત્રમાં કામ કરતા લોકો તે સ્થાનની મુલાકાત લેશે તેથી આ આ ત્રણ વિકલ્પોનું મુખ્ય લાક્ષણિકતા છે અને લાક્ષણિકતા પોતે જ તે પ્રકારનાં માપદંડને સૂચવે છે જે આ નિર્ણય સમસ્યાને હલ કરવામાં ઉપયોગી થઈ શકે છે તેથી દૃશ્યતા એ એક માપદંડ છે તમે શહેરનાં કેન્દ્રમાં જે પણ દુકાન ખોલો છો તેની સારી દૃશ્યતા હશે ખરીદી માટે ત્યાં આવતા લોકોની સંખ્યાને કારણે શોપિંગ સેન્ટર વધુ દૃશ્યતા પ્રાપ્ત કરી શકે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં સંભવત દૃશ્યતા ઓછુ હશે કારણ કે તે શહેરની બહાર છે તેથી ફક્ત નજીકના વિસ્તારોના લોકો મુલાકાત લેશે જો આપણે સ્પર્ધા વિશે વાત કરીએ તો આ બીજું માપદંડ હોઈ શકે જેનો આપણે વિચાર કરી શકીએ શોપિંગ સેન્ટરમાં ત્યાં ઘણી બધી દુકાનો હશે અને તે જ શહેરના કેન્દ્ર માટે હશે પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં પૂરતી દુકાન અથવા સમાન પ્રકારની દુકાનો ન હોઈ શકે તેથી આ સ્પર્ધાના સંદર્ભમાં લાક્ષણિકતા છે જો આપણે આવર્તન વિશે વાત કરીએ તો મેં પહેલેથી જ ચર્ચા કરી છે કે સામાન્ય રીતે આવર્તન ઔદ્યોગિક ક્ષેત્રો માટે આવર્તન ઉંચી બાજુએ રહેશે જો આપણે ભાડાની કિંમત વિશે વાત કરીએ તો આ પાસામાં ઔદ્યોગિક ક્ષેત્ર આગળ રહે છે કારણ કે ભાડાનો ખર્ચ શહેરની બહાર હોવાથી નીચલી બાજુએ આવે છે આના કારણે ઘણા લોકો કોઈ દુકાન ભાડે આપતા ન હતા તેથી ભાડાનો ખર્ચ નીચે આવશે જો કે શોપિંગ સેન્ટરના કિસ્સામાં તમામ પ્રકારની દુકાનો હોય છે અને એના કારણે ભાડાની કિંમત ઉંચી બાજુ પર હશે શહેરનું કેન્દ્ર બનતું ક્ષેત્ર હશે અને તેથી ભાડાની કિંમત ઘણી વધારે હશે જેમ આપણે આ ત્રણ વિકલ્પો વિશેની વિશેષતા અને માપદંડોની ચર્ચા કરી છે હવે આપણે આ સમસ્યાને હલ કરવા માટે AHP તકનીકને કેવી રીતે લાગુ કરી શકીએ તે વિશે વાત કરી શકીએ છીએ સમસ્યાની રચના ના પગલામાં આપણે ત્રણ સ્તરો વિશે વાત કરી છે ધ્યેય માપદંડ અને વિકલ્પો ઉપરોક્ત આકૃતિ એ અધિક્રમની પરંપરાગત રજૂઆત છે તમે જોઈ શકો છો કે સ્તર 1 માં અમારી પાસે લક્ષ્ય છે જે રમતગમતની વસ્તુઓની દુકાનનું સ્થાન છે કારણ કે આ અમારું લક્ષ્ય છે આ ટોચનું તત્વ છે જેમ મેં ટોચના તત્વની ચર્ચા કરી છે ત્યાં ઘણી શાખાઓ હશે જે સ્તર 2 છે હવે સ્તર 2 માપદંડ માટે છે આપણે ચર્ચા કરી છે તે બીજા સ્તરે ચાર માપદંડ છે દૃશ્યતા સ્પર્ધા આવર્તન અને ભાડાની કિંમત જ્યારે અમે જોડી મુજબની તુલના વિશે વાત કરી હતી કે નિર્ણય લેનારાઓએ કરવાનું છે ત્યારે તેઓ આ માપદંડોની તુલના તાત્કાલિક ઉચ્ચ સ્તરના સંદર્ભમાં કરતા હશે એટલે કે રમતગમતની દુકાનનું સ્થાન જે નિર્ણયની સમસ્યાનું લક્ષ્ય છે ત્રીજા સ્તરમાં અમારી પાસે વિકલ્પો છે અહીં તમે અહીં જણાવેલ ત્રણ વિકલ્પો તમે જોઈ શક્યા હતા પરંતુ જો આપણે તેને સંખ્યાબંધ નિર્દેશક ચિહ્નની દ્રષ્ટિએ જોઈએ તો તે માપદંડથી વૈકલ્પિક વિકલ્પો સુધી નિકળે છે માપદંડની દૃશ્યતા ધ્યાનમાં લઈયે ત્રણ વિકલ્પોમાંથી ત્રણ નિર્દેશક ચિહ્ન બહાર નીકળી રહ્યા છે તે સ્પર્ધા આવર્તન અને ભાડાની કિંમતમાં સમાન છે તેથી આ ત્રણ વિકલ્પોની આ દરેક માપદંડના સંદર્ભમાં સરખામણી કરવામાં આવશે જો આપણે AHP લાગુ કરવા માંગતા હોય તો નિર્ણયની સમસ્યાનું નિર્માણ આ રીતે થાય છે તેથી આપણી પાસે ટોચનું સ્તરનું લક્ષ્ય છે પછી આપણી પાસે માપદંડ છે અને જો આપણી પાસે પેટા માપદંડ છે તો પછી બીજા સ્તરને સ્તર 2 ની નીચે ઉમેરવામાં આવે છે અને છેલ્લું સ્તર સામાન્ય રીતે હંમેશા વિકલ્પો માટેનું સ્તર બનશે ચાલો આપણે આગળ વધીએ જેમ મેં કહ્યું હતું કે દરેક નીચલા સ્તરને તેના તાત્કાલિક ઉચ્ચ સ્તર મુજબ અગ્રતા આપવામાં આવે છે તે ધ્યેયના સંદર્ભમાં માપદંડ છે અને માપદંડના સંદર્ભમાં વિકલ્પો જ્યારે આપણે માપદંડ અથવા વિકલ્પોની વચ્ચે જોડી મુજબની તુલના કરતી વખતે નિર્ણય લેનારાઓ તરફથી પ્રતિક્રિયાઓ લઈએ છીએ ત્યારે આપણે જે યોગ્ય પ્રશ્ન પૂછી શકીએ છીએ તે આપણી પાસેના નિર્ણયની સમસ્યાનું સંદર્ભ માં છે અને નિર્ણય લેનારાઓ પર પણ છે તેના આધારે આપણે ખરેખર આપણા પ્રશ્નોને નિર્ધારિત કરી શકીએ છીએ તો ચાલો આપણે થોડા ઉદાહરણો જોઈએ અમે જે દુકાનની ફાળવણીની સમસ્યા અંગે ચર્ચા કરી છે તે માટે જો તમે સ્તર 2 ના માપદંડને પ્રાધાન્ય આપવાનો વિચાર કરી રહ્યા છો તો આ લક્ષ્યના સંદર્ભમાં થવું જોઈએ તદુપરાંત આ કિસ્સામાં એક યોગ્ય પ્રશ્ન એ હશે કે રમતોની દુકાનનું સ્થાન પસંદ કરવા માટે અને કયા હદ સુધી કયા માપદંડ સૌથી મહત્વપૂર્ણ છે તેથી તમે જોશો કે માપદંડનું મહત્વ આ પ્રશ્ન દ્વારા પૂછવામાં આવે છે રમતની દુકાનનું સ્થાન પસંદ કરવા માટે કયા માપદંડ સૌથી મહત્વપૂર્ણ છે અને કયા હદ સુધી નિર્ણય લેનારા મૌખિક ધોરણે જવાબ આપશે એટલે કે તેઓ તે ધોરણનો ઉપયોગ કરીને પોતાનો પ્રતિસાદ દર્શાવશે તેથી બે માપદંડ વચ્ચે અમને પ્રતિસાદ મળશે અને એ તે માપદંડ માટેના મહત્વ અને એની હદ ને દર્શાવે છે તે જ રીતે જો આપણે સ્તર 3 માં વિકલ્પોને પ્રાધાન્ય આપવાની વાત કરીએ તો તે સ્તર 2 ના દરેક માપદંડને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે કારણ કે તમે સ્લાઇડમાં જોઈ શકો છો અને આપણે ઘણી વાર તેની ચર્ચા પણ કરી છે આ પ્રકારની જોડી મુજબની તુલના માટે યોગ્ય પ્રશ્ન એ હોઈ શકે છે કે કયો વિકલ્પ પસંદ કરવો યોગ્ય છે કે જે આપેલ માપદંડને પરિપૂર્ણ કરે છે અને કયા માપદંડના સંદર્ભમાં જે વિકલ્પ પૂર્ણ કરે છે અને ક્યા હદે ફરીથી સમાન મૌખિક ધોરણનો ઉપયોગ કરવામાં આવશે અને નિર્ણય લેનારાઓ તે ધોરણનો ઉપયોગ કરીને તેમના જવાબો વ્યક્ત કરી શકે છે જો આપણે દુકાનના સ્થાનની સમસ્યા વિશે વાત કરીએ તો અમારી પાસે માપદંડ માટે એક સ્તર છે અને પેટા માપદંડ માટે કોઈ સ્તર નથી અમારી પાસે ચાર માપદંડ હોવાથી એક માપદંડને પ્રાધાન્ય આપવામાં આવશે અને બધા વિકલ્પોની તુલનામાં તે દરેકને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તેથી ચાર માપદંડ માટે ચાર પ્રાથમિકતાઓ હશે તેથી કુલ પાંચ પ્રાધાન્યતાની આવશ્યકતા રહેશે એક માપદંડ માટે અને ચાર વિકલ્પો માટે આ ચાર ત્યાં છે કારણ કે આપણી પાસે ચાર માપદંડ છે આ પહેલું પગલું હતું એટલે કે સમસ્યાની રચના હવે ચાલો બીજા પગલા વિશે વાત કરીએ જે અગ્રતા ગણતરી છે પરંતુ આપણે આગળ વધતા પહેલા ચાલો આપણે શું પ્રાધાન્યતા છે તે વિશે વાત કરીએ અગ્રતા એ એક એવો અંક છે જે નિર્ણયની સમસ્યાનું વૈકલ્પિક અથવા માપદંડનું મહત્વ ધરાવે છે તેથી જ્યારે આપણે જોડી મુજબની તુલના કરીએ છીએ ત્યારે આપણે પ્રતિબિંબિત થવાના મહત્વની શોધ કરી રહ્યા છીએ જ્યારે આપણે માપદંડની તુલના કરીએ છીએ અથવા બીજા કોઈ વિકલ્પના વિકલ્પ સાથે આ અંક તે મહત્વપૂર્ણ ક્રમ પર જશે તેથી આ એક અગ્રતા છે આ પગલામાં અમે પ્રાથમિકતાની ગણતરી કરવા માટે જરૂરી પગલાઓની ચર્ચા કરીશું સામાન્ય રીતે ત્રણ પ્રકારની પ્રાથમિકતાઓ છે જેની આપણે ગણતરી કરવી પડે છે પ્રથમ એક માપદંડની પ્રાથમિકતાઓ છે માપદંડ પૈકી આપણે જોડી મુજબની તુલના કરવી પડે છે તેના આધારે અમે ગણતરીના માપદંડની પ્રાથમિકતાઓ કરીશું તે પછી વૈકલ્પિક પ્રાથમિકતાઓ છે દરેક માપદંડના સંદર્ભમાં અમારી જોડી મુજબની તુલના કરવામાં આવે છે જેથી વૈકલ્પિક અગ્રતાની ગણતરી કરવામાં આવે ત્યારે માહિતીનો ઉપયોગ થાય તે પછી એકંદર અગ્રતા માટે અમે માપદંડની અગ્રતા અને વૈકલ્પિક પ્રાથમિકતાઓને જોડીએ છીએ જે આપણે પાછલા પગલામાં મેળવી છે અને પછી આપણે કુલ અગ્રતાની ગણતરી કરીએ છીએ તેથી ત્યાં ત્રણ પ્રકારની પ્રાથમિકતાઓ છે ચાલો તે દરેક વિશે વાત કરીએ ચર્ચા કરેલ મુજબ માપદંડની પ્રાથમિકતાઓમાં ટોચનાં લક્ષ્યને ધ્યાનમાં રાખીને દરેક માપદંડનું મહત્વ પ્રતિબિંબિત કરવામાં આવે છે વૈકલ્પિક અગ્રતામાં એક વિશિષ્ટ માપદંડના સંદર્ભમાં વૈકલ્પિકનું મહત્વ પ્રતિબિંબિત થાય છે એકંદર અગ્રતાની ગણતરી માપદંડ અને વૈકલ્પિક અગ્રતાના આધારે કરવામાં આવે છે અને તે માપદંડ અને પરિણામે એકંદર લક્ષ્યના સંદર્ભમાં વિકલ્પોને ક્રમ આપશે પરંતુ આ ગણતરી ખરેખર કેવી રીતે કરવામાં આવે છે સમાન તકનીકનો ઉપયોગ માપદંડ અગ્રતા અને વૈકલ્પિક અગ્રતા માટે થાય છે આ જોડી મુજબની તુલના છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ જોડી મુજબની તુલના કેમ કરવામાં આવે છે તે સમજી શકાય છે કે સામાન્ય રીતે જો આપણે સંખ્યાબંધ તત્વો અથવા વસ્તુઓ વચ્ચે પસંદગી દર્શાવતા હોઈએ છીએ તો જો ત્યાં વધુ વસ્તુઓ હોય તો ચોક્કસ મહત્વ સૂચવવું આપણા માટે મુશ્કેલ હોઈ શકે છે જો કે જો આપણે ફક્ત બે તત્વોની તુલના કરીએ છીએ તો પછી આ બે વસ્તુઓની તુલના કરવી અને તેનું મહત્વ સૂચવવું આપણા માટે સરળ હશે આ જ કારણ છે કે જોડી મુજબની તુલનાને પસંદગી દર્શાવવા માટે સરળ અને વધુ સચોટ માનવામાં આવે છે ધોરણની દ્રષ્ટિએ આપણે 1 થી 9 ધોરણનો ઉપયોગ કરીએ છીએ અન્ય ધોરણો પણ છે જે ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે 1 થી 5 સ્કેલનો ઉપયોગ પણ કરી શકાય છે પરંતુ કેટલીકવાર વિશ્લેષકો અને સંશોધકોને લાગે છે કે તે લે છે તે વિગતનું સ્તર આટલા નાના પાયે પર્યાપ્ત નહીં હોય તેથી સંભવત તેમને 1 થી 9 ના ધોરણની જરૂર પડી શકે છે આ જ કારણ છે કે 1 થી 9 નો ધોરણ સૌથી વધુ લોકપ્રિય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો ધોરણ છે કેટલાક લોકોએ એવું સૂચન પણ કર્યું છે કે 1 થી 100 ધોરણનો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ તે કિસ્સામાં જ્યારે આવા મોટા પાયે ઉપયોગ થાય છે ત્યારે નિર્ણય લેનાર તેમની પસંદગીઓ વ્યક્ત કરતી વખતે ખોવાઈ જાય છે અન્ય ધોરણો પણ છે પરંતુ સામાન્ય રીતે સૌથી વધુ લોકપ્રિય અને મૂળભૂત ધોરણ 1 થી 9 ધોરણ છે ચાલો હવે મૌખિકથી આંકડાકીય ધોરણમાં રૂપાંતર જોઈએ કારણ કે અગાઉ ચર્ચા કરેલ મુજબ આપણે મૌખિક ધોરણે નિર્ણય લેનારાઓના પ્રતિસાદ લઈએ છીએ પ્રથમ ખાનું અહીં મહત્વની ડિગ્રીને પ્રતિબિંબિત કરે છે તમે જોઈ શકો છો કે ૧ ૨ ૩ અને ૯ સુધી શું સૂચવે છે ઉપરની સ્લાઈડમાં જેમ જોયું તેમ ૧ સમાન મહત્વનું સૂચન કરી રહ્યું છે ૨ નબળા મહત્વનું સૂચન કરે છે પછી ૩ મધ્યમ મહત્વ પછી ૪ મધ્યમ વત્તા ૫ મજબૂત મહત્વ ૬ મજબૂત વત્તા ૭ ખૂબ મજબૂત અથવા દર્શાવ્યું મહત્વ પછી આપણી પાસે ૮ છે જે ખૂબ ખૂબ જ મજબૂત અને પછી ૯ આત્યંતિક મહત્વ છે તેથી આપણે જોશું કે તે ૧ થી ૯ સુધી વધતા ધોરણ જેવું છે જો બે માપદંડ અથવા બે વિકલ્પ છે તો નિર્ણય લેનારાઓ મૌખિક ધોરણે તેમની પસંદગી દર્શાવશે તો પછી તમે તેને સરળતાથી આંકડાકીય સ્કેલમાં રૂપાંતરિત કરી શકો છો કારણ કે તમે આ ટેબલમાં જોઈ શકો છો ચાલો હવે તુલના વિશે વાત કરીએ સરખામણીઓ સામાન્ય રીતે મેટ્રિક્સમાં એકત્રિત કરવામાં આવે છે આપણે અધિક્રમ માળખામાં ચર્ચા કરી કે તુલના માપદંડોમાં પ્રથમ હશે તેથી દુકાનના સ્થાનની સમસ્યા માટે તે ચારની સામે ચાર બનશે દરેક માપદંડની સરખામણી સમૂહમાંના અન્ય માપદંડ સાથે કરવામાં આવે છે એ જ રીતે વિકલ્પો માટે આપણે ફરીથી મેટ્રિક્સ ના બંધારણમાં માહિતી એકત્રિત કરવા જઈશું તેથી દુકાનના સ્થાનની સમસ્યામાં આપણી પાસે ત્રણ વિકલ્પો છે તેથી આપણે ત્રણ બાય ત્રણનો મેટ્રિક્સ લઈશું દરેક માપદંડની તુલના બીજા માપદંડ સાથે ચોક્કસ માપદંડના સંદર્ભમાં કરવામાં આવશે તમે આ સ્લાઇડમાં એક ઉદાહરણ જોઈ શકો છો દુકાનની સમસ્યા માટે આ એક સરખામણી મેટ્રિક્સ છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીં ચાર માપદંડ છે આપણી પાસે દરેક માપદંડને અનુરૂપ ચાર પંક્તિઓ અને દરેક માપદંડને અનુરૂપ ખાના છે હવે અલબત્ત દૃશ્યતાની તુલનામાં દૃશ્યતા 1 હશે તેથી તમે જોઈ શકો તે બધા ત્રાંસા તત્વો 1 હશે તેથી મુખ્ય તુલના ખરેખર આના નીચલા ત્રિકોણાકાર ભાગમાં અથવા ઉપલા ત્રિકોણાકાર ભાગમાં છે તમે એ પણ જોશો કે જ્યારે તમે સ્પર્ધા સાથે દૃશ્યતાની તુલના કરી રહ્યા હો અને જ્યારે આપણે દૃશ્યતા સાથે સ્પર્ધાની તુલના કરીએ છીએ ત્યારે અમને મળે છે તે મૂલ્યો અહીં એક પ્રકારની પુનરાવર્તન હોવાનું જોવા મળે છે તેથી વાસ્તવિક તુલનાની સંખ્યા ઉપલા કે નીચલા લંબચોરસ મેટ્રિક્સ દ્વારા પ્રતિબિંબિત થઈ શકે છે તેથી આ એક અર્થમાં પારસ્પરિક મેટ્રિક્સ છે ચાલો સરખામણી મેટ્રિક્સ વિશે વધુ વિગતવાર વાત કરીએ પરંતુ આપણે ચર્ચા કરીએ તે પહેલાં અહીં તમે જોઈ શકો તેમ સંખ્યાઓની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પાસું છે આપણે જોયું તે ધોરણ 1 થી 9 હતું તેથી જો આપણે સ્પર્ધા સાથે દૃશ્યતાની તુલના કરીએ તો અહીં તમને ૧૪ નું મૂલ્ય દેખાશે આ ખરેખર સૂચવે છે કે દૃષ્ટિની દૃષ્ટિએ સ્પર્ધાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે એ જ રીતે જો આપણે આવર્તન અને દૃશ્યતાને જોઈએ તો મૂલ્ય પાંચ ૫ છે તેથી તમે જોઈ શકો છો કે દૃશ્યતાની તુલનામાં આવર્તનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે આ અંકોનો અર્થ ૫ ૪ અને બધી સંખ્યાઓ આ ધોરણમાં જ જોઇ શકાય છે જ્યારે આપણે સ્પર્ધા સાથે દૃશ્યતા માટે ૧૪ કહીએ છીએ ત્યારે તેનો ખરેખર અર્થ થાય છે કે દૃશ્યતાના સંદર્ભમાં સ્પર્ધાને વધુ મહત્વ આપવામાં આવે છે હવે સરખામણી મેટ્રિક્સ વિશે થોડી વધુ ચર્ચા કરીએ બધા સરખામણીઓ હકારાત્મક છે જેમ તમે જોઈ શકો છો આપણે ધોરણને પણ જોયું છે અને તેથી બધા સરખામણી મૂલ્યો હકારાત્મક બનશે મુખ્ય ત્રાંસા પરની તુલના 1 છે કારણ કે જેમ મેં કહ્યું હતું કે જો માપદંડની તેની સાથે સરખામણી કરવામાં આવે તો તેનું મૂલ્ય 1 થશે આ મેટ્રિક્સ પારસ્પરિક છે અને જેમ મેં ચર્ચા કરી છે કે ઉપલા ત્રિકોણ નીચલા ત્રિકોણનું વિપરીત છે કારણ કે તે સમાન સરખામણી છે જે ફક્ત અલગ રીતે રજૂ કરવામાં આવી છે જો આપણે કેટલી જરૂરી તુલનાઓ કરવી પડશે તે શોધવા માંગતા હોય તો પછી તે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય છે 2 જ્યાં n એ તત્વોની સંખ્યા છે તેથી જો આપણે માપદંડ માટે અગાઉના મેટ્રિક્સ જોઈએ તો તે ચાર બાય ચારનું મેટ્રિક્સ છે જો આપણે જોઈએ તો આ મેટ્રિક્સમાં આપણી પાસે સોળ કિંમતો છે જે n સ્ક્વેર દ્વારા પ્રતિબિંબિત થાય છે તેથી આપણી પાસે અહીં સોળ મૂલ્યો છે અને તે પછી ત્યાં વિકર્ણ તત્વો છે જે તત્વોની પોતાની સાથે તુલના છે જેને આપણે n ચોરસના મૂલ્યથી બાદ કરી શકીએ છીએ ઉપલા અને નીચલા ત્રિકોણના મૂલ્યો વિપરીત હોવાને કારણે અમે ફક્ત આ સંખ્યા ને બે દ્વારા વિભાજીત કરીશું તેથી આ અર્થમાં આ સૂત્ર આપણને જરૂરી તુલના આપશે જે દરેક સરખામણી મેટ્રિક્સમાં જરૂરી છે જો તમે n ની કિંમતમાં વધારો કરો છો તો પછી ચોક્કસપણે ધ્યાનમાં લેવા માટેના વધુ માપદંડો છે અને જરૂરી સંખ્યાની તુલનામાં વધારો થશે એ જ રીતે જો મૂલ્યાંકન કરવા માટે વધુ વિકલ્પો છે તો પછી તુલનાની આવશ્યક સંખ્યા વધશે આ સરખામણી મેટ્રિસીસ છે જેના વિશે આપણે ચર્ચા કરી કે માપદંડ માટે અથવા વિકલ્પો માટે ખરેખર સોફ્ટવેરમાં માપદંડ અને વિકલ્પોની અગ્રતાની ગણતરી કરવા માટે વપરાય છે આ અર્થમાં સરખામણી મેટ્રિસીસ વિવિધ કાર્યો માટે ઇનપુટ બની જાય છે જેનો ઉપયોગ આપણે MCDM માટેના સોફ્ટવેરમાં કરીએ છીએ અને પછી આઉટપુટ પ્રાધાન્યતા અને વજનની દ્રષ્ટિએ ઉત્પન્ન થાય છે આ અભ્યાસક્રમમાં ચર્ચા કર્યા મુજબ આપણે R પ્લેટફોર્મનો ઉપયોગ કરીશું આપણે આવતા વ્યાખ્યાનમાં જોશું કે કયા કાર્યો છે અને ઇનપુટ કેવી રીતે અગ્રતા અને રેન્કિંગની ગણતરી માટે વપરાય છે આપણે અહીં આ વ્યાખ્યાનમાં રોકાઈશું હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયાના Analytic Hierarchy Process ત્રીજા પગલા પર ચર્ચા શરૂ કરીશું જે સુસંગતતા અંગે છે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીશું તેમાં શા માટે આપણે સુસંગતતા ચકાસણી કરવાની જરૂર છે જુદા જુદા કારણો કયા છે આપણે સુસંગતતા કેવી રીતે સુનિશ્ચિત કરીએ છીએ અને કેટલી લઘુતમ સુસંગતતા જરૂરી છે તે શામેલ છે